તેથી હવે આપણે શું કરીશું આપણે ગ્રેડીયંટ અને અમુક સામાન્ય વપરાતા ઓપરેટર્સ ની સમજ લઈશું ' તેથી આપણે જે ગ્રેડીયન્ટ વિષે ભણ્યા તે કાયમ એ રીતે વિચારવાની જરૂર નથી આપણી આ ત્રણ ઘટક માં લખ્યું છે હું આ રીતે લખીશ કે જેમાં ફક્ત થોડો જ ફેરફાર કર્યો છે હુ એને સરળતા ખાતર ડાબી બાજુ લખીશ હવે તમે જોશો કે અહીં f વારંવાર લખાય છે આ સૂત્રમાંઆ સૂત્રમાં તેથી આપણે f ની જગ્યાએ એક ઓપરેટર નક્કી કરીએ તો આ ઓપરેટરની આપણે ડેલ ઓપરેટર કરીશું તેથી આ ઓપરેટર્સને કાયમ જોડવા માટે એક ફંકશન ની જરૂર છે જો હું એને અહીં લખીશ તો તે શું કહેવા માંગે છે તેની કંઈ જ ખબર નહીં પડે તેની એક ફિલ્ડ ની જરૂર છે કામ કરવા માટે અને તે ફિલ્ડ છે અહીના સંદર્ભમાં સ્કેલર ફીલ્ડ જેથી ફરીથી હું આને અહીં લખીશ જો હુ તેને અહી લખુ અને પાછો f ને અહી મુકૂ તો મને પાછું આ જ સુત્ર મળશે હવે આ ઓપરેટર્સ એ વેક્ટર જેવો છે તેથી તે વેક્ટર કેલ્ક્યુલસ ના નિયમો અનુસરશે તો આ ગ્રેડીયન્ટ છે તેથી હુ બે વેકટરનો ગુણાકાર લઈ શકુ તેથી પહેલા આ ગ્રેડીયન્ટ ફંકશન છે તેથી બે વેક્ટર નો ડોટ ગુણાકાર લો અને આ તે ડોટ ગુણાકાર જેવું છે અને આ વેકટર છે હું ડોટ ગુણાકાર લઈ શકું પણ જો આ માથી એક પદ ડેલ ઓપરેટર હોઈ તો આ કાર્ય ને વેકટર નો ડાયવર્ઝન્સ કહે છે તેથી તે ડોટ હતો બીજું છે તે વિરુધ્ધ કહે છે તેથી આપણે ગ્રેડીયન્ટ થી ચાલુ કર્યું તેને ડેલ ઓપરેટર્સ કહ્યો ડેલ ઓપરેટર્સ ને ત્રણ કોમ્પોનેંટ છે તેથી હું બે વેકટર નો ડોટ ગુણાકાર લઈ તેને ડાયવર્ઝન્સ કહીશ અને હું બે વેકટર નો ક્રોસ ગુણકાર લેઈશ તો તેને કર્લ લખાય છે અથવા તે સ્કેલર ફંકશન પર એક્ટ કરશે યાદ રાખોહું તેને સ્કેલર ફકંશન કહીશ તેથી આ વેક્ટર છે અને આ અહીં સ્કેલર છે તેથી મેક્સવેલના સૂત્રોના બે મુખ્ય આધાર છે આ આ બે ઉપર ખૂબ ધ્યાન આપીશું ચાલો હવે આ ઓપરેટરો એક પછી એક તેથી પ્રથમ ઓપરેટર એ ડાયવર્ઝન્સ છે તેથી ખૂબ જ સરળ રીતે ડાયવર્ઝન્સ ને સમજવા મેં વેક્ટર a લીધો છે અને તેમાં ત્રણ ઘટકો છે તેથી હું તેને લખવા જઇ રહ્યો છું જ્યારે હું ડોટ પ્રોડક્ટ લઉં ત્યારે આ તે મળે છે જેવું આપણે કહ્યું હતું કે આ એક સ્કેલેર છે હવે આ ક્વોંટિટી ભૌમિતિક ચિત્રો છે તો ચાલો આપણે થોડા ઉદાહરણો લઈએ તેથી ચાલો કહી દઈએ કે મારે અહીં એક પોઈંટ છે ચાલો આપણે તેને મૂળ માં વધારો થશે તેથી તે આ રીતે રજૂ થશે તેમ આ રીતે પ્રારંભ કરો જેમ હું વધુ આગળ જઈશ હું લાંબી લંબાઈ દોરી શકું છું વેક્ટરની લંબાઈ તીવ્રતાને સૂચવે છે અને તે હંમેશાં સ્વાભાવિક રીતે બહારની તરફ હોય છે તેથી દરેક જગ્યાએ અવકાશમાં કોઈપણ બિંદુએ તે અહીંથી આગળ તરફ નિર્દેશ કરે છે હવે તમે જોઈ શકો છો કે જો હું અહીં આ તબક્કે ગણતરી કરું છું તો વેક્ટર ફીલ્ડ એક પ્રકારથી એક બિંદુથી અલગ થવાનું છે તેથી અમે સાહજિકતાથી અપેક્ષા રાખીએ છીએ કે આ વેક્ટરનું ડાયવર્ઝન્સ બિન શૂન્ય હશે તમે લઈ જોઈ શકો છો કે અહી હુ લઈશ તો મને શુ મળશે હું મેળવવા જઇ રહ્યો છું અને તેથી તે 3 બરાબર થશે તે એક શૂન્ય બિન જથ્થો છે મારી પાસેની હવે ઉદાહરણ છે તે એક વેક્ટર ક્ષેત્ર છે જે તે અવકાશ મા કોન્સટંટ તો આવું જ રહેશે તેથી તે ખરેખર ક્યાંયથી બહાર નીકળી રહ્યું નથી તે એક વહેતી નદીની જેમ સ્થિર ગતિમાં દરેક જગ્યાએ સરખી રીતે ચાલે છે તેથી જ્યારે હું આ વેક્ટર ક્ષેત્રને અહીંથી જુદા પાડું છું ત્યારે તમે શું અપેક્ષા કરો છો ફક્ત પ્રથમ બે પદ 0 છે આગળનું ઉદાહરણ છે કે મારી પાસે નદી જેવું છે પરંતુ તે z દિશા સાથે જતાની સાથે ઝડપ પકડી લે છે તેથી જો આ અહીં z અક્ષ છે અને પછી કહીએ કે આ z બરાબર 0 છે તેથી તે કયાં રસ્તે જશે તેથી પ્રથમ એવુ કહીયે કે સ્મોલ z પર તેનું મૂલ્ય ઓછું થવા જઈ રહ્યું છે અને પછી કિંમત પર જઉં છું ત્યારે તે દિશા બદલીને ફરીથી કિંમત ઓછુ છે તેથી ફરીથી આ વેક્ટર ક્ષેત્રમાં સાહજિક ખ્યાલ છે કે તે ડાઇવર્જ થઈ રહ્યો છે તેથી જ્યારે હું અહીં ફરીથી તેની ગણતરી કરું છું ત્યારે આ બે પદો કંઇજ ફાળો આપતા નથી અને મારી પાસે એકમ ડાયવર્ઝન્સ વધે છે તેથી આ વેક્ટર ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેનો સાહજિક ખ્યાલ આ ખૂબ સરસ ભૌમિતિક વેક્ટર ક્ષેત્ર આપે છે વેક્ટર ક્ષેત્ર કેવુ દેખાય છે તે આ માપવાના માપદંડની રીતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી ડાયવર્જન્સ એ અહીંનું પ્રથમ સાધન છે હવે નવો રસનો મોદ્દો છે આગળનો જથ્થો તે કર્લ છે તોકર્લ એ ક્રોસ પ્રોડક્ટનું સામાન્યકરણ છે અને જેમ કે આપણે બે વેક્ટર વચ્ચે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે લઈએ છીએ આપણે x y અને z લખીએ છીએ જ્યારે આપણે પહેલા બે ઘટકો લખીએ છીએ જે અહીં છે અહીં અને અહીં છે અને એનાં ભાગો છે નીચેની હરોળમાં જાય છે તેથી આપણે લખી શકીએ છીએ આપણે બધા ક્રોસ પ્રોડક્ટના નિયમો જાણીએ છીએ તેથી જો મારે આને કમ્પોનન્ટ ફોર્મમાં લખવું હોય તો ચાલો કૌંસ સ્વરૂપે લખીએ પ્રથમ ઘટક હશે આગામી ઘટક ની દિશા સાથે છે જેથી તેથી તે છે અને ત્રીજો ઘટ્ક ની દિશા સાથે છે તેને કહીશુ બરાબર તેથી આ કરવા માટેની આ એક ચક્રીય રીત છે જ્યારે હું આ પદ જોઉં છું ત્યારે હું આ તફાવત લઉં છેઅને જ્યારે હું આ પડ લઉ છું આ પહેલું પદ છે અને આ અને પછી માઈનસ આ પછી જ્યારે હું આ પદ લઈશ હું તે આ તફાવત બનશે જો તમને જાણવાની બહુ ઈચ્છા હોય તો તમે થોડા પ્રેક્ટિસ ઉદાહરણો જાતે કરી શકો છો તે બહુ મુશ્કેલ નથી હવે ડાયવર્ઝન ઓપરેટરથી વિપરીત કર્લ ઓપરેટર માપે છે કે વેક્ટર કોઈ બિંદુ પાસે કેટલું ફરે છે અથવા તે કેટલું ટ્વિસ્ટ કરે છે તેથી ફરીથી નદીની સમાનતા રાખીને જો મારી પાસે પાણીનો વમળ હોય જે તે જગ્યા છે જ્યાં તે ફરતી હોય છે તેથી કર્લ એ કંઈક છે જે માપે છે કે વેક્ટર ક્ષેત્ર કેટલુ ફરતું હોય છે તેથી જો હું અહીં કેટલાક ઉદાહરણો લઈશ તેથી પ્રથમ ઉદાહરણ એ જ વેક્ટર ફીલ્ડનું છે જે પહેલાનાં ઉદાહરણમાં હતું તેથી ઓરીજીનથી બહારની તરફ જઈ રહ્યા છે તેથી શું આ કોઈ વેક્ટર ફીલ્ડ જેવું લાગે છે જે કોઈપણ રીતે ફરતું હોય છે સાહજિક રીતે એવું લાગતું નથી કે તે કોઈપણ રીતે ફેરવાઈ રહ્યું છે તો ચાલો આપણે આપણે ફરીથી પુષ્ટિ કરીએ ચાલો અહીં એક ઉપરના કર્લની ગણતરી કરીએ તેથી પ્રથમ ઘટક આપણે જોઈ શકીએ છીએ તે આ અહીંના પદનો છે તો AZ એ z છે તેથી ની કિમત 0 છે Ay એ y છે તેથી આ પણ 0 છે એ જ રીતે Ax પણ x છે એ પણ 0 છે મને મોટી બધુ 0 જ મળશે તેથી આ શુન્ય વેકટર છે તેથી તે 0 વેક્ટર છે અને તે બરાબર છે કારણ કે આ વેક્ટર ક્ષેત્ર છે જે બહુ ફરતું નથી તે માત્ર બહાર ડાઈવર્જ થઈ રહ્યું છે પરંતુ તે ફરતું નથી તેને સમજવાની એક બીજી રીત છે કે જો હું એક નાનો પેડલ લગાઉં અને તેને ફેરવવાનું શરૂ કરીશ તો તે ફક્ત બહાર તરફ દબાણ કરશે તે તેના પોતાના અક્ષોની આસપાસ ફેરશે નહીં હવે અહીં બીજું એક ઉદાહરણ છે જે આ x અને y સપાટી છે ચાલો આપણે અહીં xy સપાટી દોરીએ તેથી આ વેક્ટર ક્ષેત્ર કેવુ દેખાય છે તો ચાલો ઉદાહરણ તરીકે લઈએ x અક્ષીસ ના સમાંતરે દરેક બિંદુઓ પર અહીં મારે આ ક્ષેત્રને અહીં કેવી રીતે દોરવા જોઈએ તેથી જોઓ તો આ રીતે દોરવું સાચું છે ઉદાહરણ તરીકે ચાલો અહીં એક બિંદુ લઈએ આને કહીયે x બરાબર 1 y બરાબર 1 તેથી હવે આ કઈ રીતે છે તેથી x ઘટક છે 1 1 0 સાચુને તેથી તે વેક્ટર કઈ દિશામાં નિર્દેશ કરે છે તેથી x ઘટક નેગેટીવ છે y ઘટક પોઝીટીવ છે તેથી તે આ દિશામાં આ રીતે ૪૫ના ખુણે નિર્દેશન કર છે તેથી તમે આને દોરવાનું ચાલુ રાખી શકો છો તમને કંઈક સ્વર્લ ના પાઠયપુસ્તક ના ઉદાહરણ જેવુ છે હવે ફરીથી ગણીયે ડાઈવર્ઝ્ન્સ માફ કરશો ભૂલ થઈ આ ફિલ્ડ ઉપર વેક્ટર નો કર્લ તો ચાલો આપણે અહીં પહેલો કમ્પોનન્ટ લઈએ જે અહીં છે તેથી એ 0 છે તેથી આ પદ 0 છે હવે x છે અને જે 0 છે તેથી પ્રથમ ઘટક 0 છે હવે શું ચાલો આપણે અહીં બીજા ઘટકને Ax વિષે જોઈએ એ y છે પરંતુ z ના સંદર્ભમાં ડેરીવેટીવ 0 છે એ 0 છે તેથી આ પદ પણ 0 છે તેથી જોઈએ તો ચાલો આપણે અહીં ત્રીજી ટર્મ લઈએ એ x છે હવે તે 1 છે અને તે y સાચું છે માયનસ માયનસ એ પ્લ્સ થસે માઈનસ 1 રાઇટતેથી આ 2 થાય છે તેથી બિન શૂન્ય છે અને આ તમે પરિચિત છે જમણા હાથના કર્લ થમ્બ નિયમનો જેનો તમે તેને આ સાથે ટ્વિસ્ટ કરી શકો છો અને કર્લ તમને બતાવે છે કે કયાં વેક્ટર શૂન્ય નથી તેથી આપણે અહીં બીજું એક ઉદાહરણ લઈ શકીએ સરળતા માટે ફરીથી x y સપાટી લઈએ હવે આ વેક્ટર ફીલ્ડ કેવુ દેખાય છે તો ચાલો આપણે અહીં બિંદુ લઈએ તે કયાં પોઇન્ટ કરે છે તે ઉપર ની તરફ દિશા નિર્દેશન કરે છે ઉપરની તરફ અહીં ફરીથી સાચુને અહીથી ઉપર સમગ્ર x અક્ષ વિશે શુ માફ કરશો ભૂલ થઈ સમગ્ર y અક્ષીસ નુ શુ અહી x 0 છે અને જેમ જેમ હુ x ની વધુ મુલ્ય પર જાઉં છું તો આ મોટા અને મોટા બનશે જ્યારે હું અહીં ખૂબ ઓછી વેલ્યુ જોડે આવું છું ત્યારે અહીં તે કઈ દિશા બતાવશે નિચેની તરફ કારણ કે x નેગેટિવ છે પરંતુ તે હંમેશાં પલ્સ y ની દિશામાં નિર્દેશ કરે છે તેથી દિશા નિશ્ચિત છે તેથી આ ત્રીજી ઉદાહરણ છે તો ચાલો ફરી ગણતરી કરીએ તો તમારો ખ્યાલ શું છે આ ફરશે કે નહી તે ફરશે નહી તો ચાલો જોઈએ કે જવાબ શું છે તેથી પ્રથમ ઘટક છે જો આપણે અહી આવીયે 0 છે એ x છે તેથી આ પદ 0 છે જેમ હું બીજુ પદ લઉં Ax શુન્ય છે આ શૂન્ય છે શુન્ય છે ફરીથી મારી પાસે 0 છે ત્રીજુ પદ બહુ રસપ્રદ શબ્દ છે તેથીx છે તેથી 1 અને એ 0 છે તેથી આ ખરેખર ૧ છે તેથી તમે જોઈ શકો છો કે અહીંથી એક સ્વર્લ થાય છે આ અહી દિશાતરફ અને આ અહી દિશા તરફ પોઈન્ટીંગ કરી રહ્યાં છે જો માની લો કે મેં અહીં આ રીતે એક પેડલ મુક્યું છે તો તમે જોઈ શકો છો કે આ ફોર્સ આ પેડલને અહીં ફેરવશે તેથી આપણી વિચાર સરણી સાચી છે આ વેક્ટર ફીલ્ડમાં ને સ્વર્લ છે તેથી કર્લ શૂન્ય નથી તેથી તમે જાણો છો કે આ પદો જેવા કે કર્લ અને ડાયવર્ઝન જે હાઇ સ્કૂલમાં આપણે ખૂબ જ ડરતા હતા પરંતુ તમે જોઈ શકો છો કે તેઓ ખૂબ જ સરળ ભૌમિતિક અર્થ ધરાવે છે અમે તેનાથી આરામદાયક થઈએ છીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સનું સમીકરણ ખૂબ જ સરળતાથી લખી શકીએ છીએ